આ વ્યાખ્યાનમાં આપણે કેમેરા ની ભૂમિતિ વિશે ચર્ચા કરીશું આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે ત્રિપરિમાણીય બિંદુને સમાન દ્વિપરિમાણીય છબી ના બિંદુ પર કેવી રીતે મેપ કરવામાં આવે છે અહીં આપણે જાણીએ છીએ કે જો હું કોઈ ત્રિપરિમાણીય દૃશ્ય બિંદુ P ધ્યાનમાં લઇ અને તેમાંથી કોઈ સીધી રેખા દોરું કે જે લેન્સ ની મધ્ય માંથી પસાર થાય અને બીજા કોઈ બિંદુ p એ ઇમેજ ના સમતલ ને છેદે તો એ તેને અનુરૂપ ઇમેજ પોઇન્ટ બનાવે છે હવે તાર્કિક રીતે આપણે તે જ રીતે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે જે રીતે ઇમેજ ની રચના કરવામાં આવી છે તે કેમેરાની સામે અનુરૂપ ઇમેજ નુ સમતલ તે જ અંતરે મૂકવામાં આવે છે જ્યાં સામાન્ય રીતે જો સેન્સર લેન્સ ની પાછળ રાખવામાં આવ્યા હોય તો તે વચ્ચેનું અંતરઅને સેન્સર્સ સમતલો વચ્ચેનું અંતર સમાન રહે છે તો તમને સમાન કદની છબીઓ મળશે અને આ બિંદુથી આ બિંદુ સુધી સંકલનનું તાર્કિક પરિવર્તન છે જેનો આપણે વિચાર કરી શકીએ છીએ તેથી સંકલન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરવાની આ એક અનુકૂળ રીત છે અને આપણે આ સિધ્ધાંતનો ઉપયોગ આ પ્રાયોગિક ભૂમિતિના ઉપયોગથી ત્રિપરિમાણીય દ્રશ્ય બિંદુથી દ્વિપરિમાણીય છબી બિંદુના મેપિંગ સમજાવતી વખતે કરીશું 0140 સમયેસ્લાઇડ ચકાસો તો ચાલો આપણે અહીંના સિદ્ધાંત પર વિચાર કરીએ આ કેવી રીતે સંબંધિત છે તેથી આ ગોઠવણી છે જે સામાન્ય રીતે પીનહોલ કેમેરા મેપિંગ માટે બતાવવામાં આવે છે અને અહીં પીનહોલ કેમેરા માં ફરી એકવાર કેન્દ્રનું નિર્માણ તે બિંદુ તરીકે લેવામાં આવે છે કે જ્યાંથી તમામ કિરણો નીકળી રહ્યા છે અને તે ચિત્ર સમતલ પર અંદાજવામાં આવે છે તેથી બિંદુ આંતરછેદ એ જે તે સંબંધિત ત્રિપરિમાણીય બિંદુઓની છબી છે તેથી અહીં ફક્ત તે જ વસ્તુ જ્યાં તમારે ધ્યાન આપવું જોઈએ કે ચિત્રમાં વિશિષ્ટદ્વિપરિમાણીય ચિત્ર બિંદુ સાથેના દ્રશ્યમાં ભૌતિક ત્રિપરિમાણીય સંકલનનું મેપિંગ પણ જાણવા લાયક છે સંપૂર્ણ કિરણ હોવા છતાં તે આ મુદ્દાને અનુમાનિત ભૂમિતિના અર્થમાં રજૂ કરે છે પરંતુ શારીરિક રીતે છબીઓ પ્રતિબિંબની ઘટના દ્વારા રચાય છે જ્યાંથી પ્રતિબિંબિત બિંદુની ઉર્જા આ બિંદુ પર કેન્દ્રિત થાય છે તેથી આપણે તે સંબંધો બનાવવા માટે રુચિ ધરાવીએ છીએ અને ગાણિતિક રૂપે જો મને આ મુદ્દો ખબર હોય તો પછી ઇમેજ પોઇન્ટ ના કોઓર્ડિનેટ્સ અને ત્રિપરિમાણીય બિંદુના કોઓર્ડિનેટ્સ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો ખૂબ જ સરળ છે હવે આપણે આ સંકલન સિસ્ટમ ની કેટલીક અનુકૂળ રજૂઆત ધ્યાનમાં લેવી પડશે તો ચાલો આપણે આ સંકલન પ્રણાલીના મૂળ પર કેન્દ્રિત પ્રક્ષેપણનું કેન્દ્ર અથવા કેમેરા ને ધ્યાનમાં લઈએ અને તે ત્રિપરિમાણીય સંકલન પ્રણાલીના અક્ષોજેવાકે X અક્ષ અને Y અક્ષ કે જે સંકલન સંમેલન ને સમાંતર હોય છે અને તે ઇમેજ પ્લેન માં અનુસરવામાં આવે છે ઇમેજ સમતલ ના કોઓર્ડિનેટ ની ઉત્પત્તિ જે તે ઇમેજ ના સમતલ સાથે Z અક્ષના આંતરછેદ દ્વારા રચાયેલી છે અને આને ઇમેજ સમતલ ની ઉત્પત્તિ માનવામાં આવે છે અને જેમ મેં આ X અને Y અક્ષનો ઉલ્લેખ કર્યો છે તેઓ આ ત્રિપરિમાણીય કોઓર્ડિનેટ સિસ્ટમ ને સમાંતર હોય છે તેથી આ સંમેલન સાથે પછી તે ત્રિપરિમાણીય કોઓર્ડિનેટ માંથી કોઓર્ડિનેટ X અને Y ની ગણતરી કરવી ખૂબ જ સરળ છે જે અહીં X Y Z અથવા કેપિટલ X Y Z દ્વારા રજૂ થાય છે આપણે સમાન ત્રિકોણ નો કાયદો લાગુ કરી શકીએ છીએ આપણે માની લઈએ છીએ કે આ સમતલ f અંતરે છે કારણ કે f કેમેરાની કેન્દ્રીય લંબાઈ છે તેથી તે સમાન ત્રિકોણના કાયદાને લાગુ પાડીને આપણે શોધી શકીએ કે આ બિંદુઓ છે અને આ ઇમેજ કોઓર્ડિનેટ છે અને જેમ મેં કહ્યું છે કે આ કેન્દ્રિય લંબાઈ છે અને આ સમીકરણો છે જે આપણને કોઓર્ડિનેટ તરીકે મળે છે તેથી તમે આ સ્પર્ધા મેળવવા માટે સીન પોઇન્ટ ના આ કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરી રહ્યાં છો જો તમે X કોઓર્ડિનેન્ટ શોધવા માટે ત્રિકોણ ધ્યાનમાં લો તો તમે સમાન ત્રિકોણનો કાયદો લાગુ કરી શકો છો તેથીઆ YZ સમતલનો X છે અને તેથી આ બિંદુએ અનુરૂપ x મૂલ્ય છે અને આ સમાન ત્રિકોણ છે આ લંબાઈ f છે અને આ લંબાઈ અહીં છે સંકલન પ્રણાલીને Z કહેવામાં આવે છે તેથી તે છે એ જ રીતે Y ને તરીકે પણ માનવામાં આવે છે તેથી આ રીતે આપણે દ્વિપરિમાણીય છબી બિંદુ માંથી તેને અનુરૂપ ત્રિપરિમાણીય સંકલન બિંદુઓનો નકશો બનાવી શકીએ છીએ તમે જુઓ કે જેના માટે આ છબી બનાવવામાં આવી છે આપણે તે દ્રશ્ય ના વાસ્તવિક કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરી રહ્યાં છીએ તેથી જો હું તમને X Y Z આપું છું તો આ બિંદુ x અને y મેળવવું ખૂબ જ સરળ છે પરંતુ તેનું વિરુદ્ધ સાચું નથી જો હું તમને ઇમેજ પોઇન્ટ આપું તો કુદરતી રીતે તે આખા કિરણ દ્વારા રજૂ થાય છે અને જ્યાં સુધી તમે કોઈ અન્ય અવરોધનો ઉલ્લેખ ન કરો ત્યાં સુધી તમે એમ કહી શકતા નથી કે તે કયા બિંદુની છબી છે તેથી ચાલો જોઈએ કે તમે કેવી રીતે આ બધી બાબતોને હલ કરી શકો છો અને બીજી વસ્તુ જેનો મારે અન્ય નામકરણનો ઉલ્લેખ કરવો જોઈએ તે નીચે મુજબ હશે આપણે ત્રિપરિમાણીય સંકલન પ્રણાલીના XY સમતલ ને મુખ્ય સમતલ તરીકે ઓળખીએ છીએ અને તે સંકલન સિસ્ટમ ના Z અક્ષને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે તેથી ગાણિતિક રીતે આપણે પહેલા જ જોયું છે અને સમીકરણના રૂપમાં લખ્યું છે જે આ x અને y દ્વારા આપવામાં આવ્યું છે અને તેથી જો હું બિંદુઓને રજૂ કરવા માટે સજાતીય કોઓર્ડીનેટ નો ઉપયોગ કરું તો આ સમીકરણ મેટ્રિક્સ ફોર્મ દ્વારા રજૂ થઈ શકે છે આ રીતે તમે તે કરી શકો છો ચાલો જોઈએ તેથી આ તે રજૂઆત છે કારણ કે તમે જોઈ શકો છો કે સંકલન બિંદુ x y z તે એકરૂપતા સંકલન પ્રણાલીમાં બની જાય છે અને તમારી પાસે એક વધારાનું પરિમાણ છે તેથી તે એક ત્રિપરિમાણીય સજાતીય સંકલન પ્રણાલી છે અથવા તમે એમ પણ કહી શકો કે આ એ ત્રિપરિમાણીય પ્રોજેક્ટીવ સ્પેસ છે તેથી જ તે પ્રોજેક્ટીવ સ્પેસ P3 અથવા Pq માં એક બિંદુ છે આ રીતે આપણે જાણી શકીએ કે આ બિંદુને દ્વિપરિમાણીય પ્રક્ષેપણ અવકાશમાં મેપ કરવામાં આવે છે જે દ્વારા આપવામાં આવે છે 1 એ એક સ્કેલ ફેક્ટર છે તમે જોઈ શકો છો કે આ રજૂઆતની યુક્તિ અહીં છે કારણ કે આ fX અને fY જો Z દ્વારા વહેંચાયેલું છે તોઆપણ ને વાસ્તવિક ઇમેજ કોઓર્ડિનેટ્સ મળે છે તેથી ઉપરોક્ત મેટ્રિક્સ ગુણાકાર તમને fX fY Z નું પ્રોજેક્ટીવ સ્પેસ માં દ્વિપરિમાણીય પ્રક્ષેપણ પ્રસ્તુત કરશે જે છબી બિંદુની સમકક્ષ છે તેથી જ આ મેપિંગ ને પ્રોજેક્ટીવ સ્પેસ માં રેખીય મેપિંગ તરીકે વ્યક્ત કરી શકાય છે અને તે ત્રિપરિમાણીય પ્રક્ષેપણ અવકાશથી દ્વિપરિમાણીય પ્રક્ષેપણ જગ્યા વચ્ચેનું મેપિંગ છે તેથી તે હોમોગ્રાફી વચ્ચેનો તફાવત છે જે આપણે પહેલાના વ્યાખ્યાનમાં ચર્ચા કરી હતી ત્યાં આપણા સંદર્ભમાં હોમોગ્રાફી એ એક દ્વિપરિમાણીય પ્રક્ષેપણથી બીજા દ્વિપરિમાણીય પ્રક્ષેપણ અવકાશ વચ્ચે નો એક તફાવત છે અહીં તે ત્રિપરિમાણીય પ્રોજેક્ટીવ સ્પેસ માટે દ્વિપરિમાણીયપ્રોજેક્ટીવ સ્પેસ છે બીજો તફાવત એ હતો કે હોમોગ્રાફી ઉલટાવી શકાય તેવું હતું તેથી મેપિંગ એ 1 થી 1 અનન્ય હતું પરંતુ આ કિસ્સામાં જેમ તમે જાણો છો કે હવે કોઈ ત્રિપરિમાણીય બિંદુ છે તે એક અનન્ય છબી બિંદુ પર મેપ કરેલું છે પરંતુ જ્યારે તે ફરીથી ત્રિપરિમાણીય જગ્યા પર પાછું આવે ત્યારે ઇમેજ પોઇન્ટ માટે તે સાચું નથી પછી તે એક અનુમાનિત કિરણ બની જાય છે અને તે કિરણના કોઈપણ બિંદુને આ છબી બિંદુ દ્વારા રજૂ કરવામાં આવે છે તેથી જ આ મેપિંગ ઉલટાવી શકાય તેવું નથી અને તમે આ મેટ્રિક્સ ના પરિમાણથી પણ જોઈ શકો છો તે ચોરસ મેટ્રિક્સ નથી જે રેખીય પરિવર્તન મા ઉલટાવી શકાય તે માટેની એક શરત છે તે બિન એકવચન પણ હોવું જોઈએ પરંતુ કોઈ પણ સંજોગોમાં તે 3 X 4 મેટ્રિક્સ છે તેથી આપણે કહી શકીએ કે આ મેપિંગ એ ઉલટાવી શકાય તેવું મેપિંગ નથી તેથી આ મેટ્રિક્સ ને પ્રોજેક્શન મેટ્રિક્સ કહેવામાં આવે છે અને આ મેટ્રિક્સ ને આ ફોર્મમાં પણ રજૂ કરી શકાય છે તમે જોઈ શકો છો કે તે બે મેટ્રિક્સ ની રચના દ્વારા રચાયેલ છે જ્યાં એક 3 X 3 મેટ્રિક્સ છે બીજો એક 3 X 4 મેટ્રિક્સ છે અને તેને અનુરૂપ મેટ્રિક્સ ની રચના ખૂબ જ સરળ છે અને તમે આ મેટ્રિક્સ નું પ્રતિનિધિત્વ કરવા માટે શું વાપરી રહ્યા છો તે સૂચના તમે નોંધશો આ ખાસ મેટ્રિક્સ જેમાં ટૂંકા સ્વરૂપમાં રજૂ કરાયેલ કેન્દ્રીય લંબાઈની માહિતી છે આપણે આ સંકેતનો ઉપયોગ કરીશું કારણ કે તે એક વિકર્ણ મેટ્રિક્સ છે આપણે ફક્ત તેના અનુરૂપ વિકર્ણ તત્વોની સૂચિ બનાવીશું જ્યારે આના બીજા ભાગને રજૂ કરવા માટે તમે આ ઘટકમાં જમણી બાજુ ના મેટ્રિક્સ ને જાણો છો તેથી ત્યાં બે પેટા મેટ્રિક્સ છે એક પેટા મેટ્રિક્સ એ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે તેથી આ એક 3 X 3 આઇડેન્ટિટી મેટ્રિક્સ અહીં આ ફોર્મમાં બતાવવામાં આવ્યું છે અને અન્ય પેટા મેટ્રિક્સ એ કોલમ વેક્ટર છે જે 0 કોલમ વેક્ટર છે જે અહીં આ રજૂઆતમાં પણ બતાવવામાં આવ્યું છે તેથી diag f f 1I | 0 એ પ્રોજેક્ટીવ પ્રક્ષેપણ મેટ્રિક્સ ના પ્રતિનિધિત્વનું એક નાનું સ્વરૂપ છે આ ફોર્મમાં પ્રતિનિધિત્વ કરવાની જે પ્રેરણા છે તે આ મેટ્રિક્સ પર આપણે જુદા જુદા ગાણિતિક કામગીરી કરીશું ત્યારે સ્પષ્ટ થશે તો ચાલો આપણે આગળ વધીએ અને આપણે સમજીશું કે આપણે આ પ્રકારનું પ્રતિનિધિત્વ કેમ કરી રહ્યા છીએ તેથી આપણે આ સંકલન મેપિંગ ને અન્ય વિવિધ દૃશ્યો ધ્યાનમાં લઈને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરીશું તેથી જેમ કે આપણે અગાઉ ચર્ચા કરી છે તે મુજબના સ્વરૂપમાં પ્રોજેક્શન પ્લેન અથવા ઇમેજ પ્લેન અને ઇમેજ પ્લેન માં અક્ષોનો વિચાર કર્યો છે તે ત્રિપરિમાણીય સંકલન પ્રણાલીઓ માટે જે અક્ષો છે તેને સમાંતર હોવું જોઈએ તેથી આ રૂપરેખાંકનમાં બે સંકલન પ્રણાલીઓ છે એક સંકલન પ્રણાલી એ ત્રિપરિમાણીય સંકલન પ્રણાલી છે જેને વર્લ્ડ કોઓર્ડિનેટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે બીજી સંકલન પ્રણાલી જેને ઇમેજ કોઓર્ડિનેંટ સિસ્ટમ કહે છે તેથી આ છબી સંકલન પ્રણાલીનું પોતાનું સમન્વય સંમેલન પણ છે અને તે અનુરૂપ દ્વિપરિમાણીય છબી સમતલ નું પ્રતિનિધિત્વ છે અને તમે તે પણ ધ્યાનમાં લઈ શકો છો કે તે દ્વિપરિમાણીય પ્રક્ષેપણ જગ્યા દ્વારા રજૂ થાય છે તેથી તેનું મૂળ અહીં છે અને આ સંમેલન દ્વિપરિમાણીય વાસ્તવિક દ્વિપરિમાણીય જગ્યામાં છે તેથી તેને મૂળ છે અને આ ઉત્પત્તિ રચાયેલી છે કારણ કે મેં ઓપ્ટિકલ અક્ષ અથવા મુખ્ય ધરીના આંતરછેદ તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે છબી સમતલ સાથે Z અક્ષ છે તેથી આ રીતે આ મૂળની રચના થાય છે અને પછી અક્ષો સમાંતર હોય છે જે મેં તમને કહ્યું છે તો આ કેનોનિકલ રૂપરેખાંકન છે અને આ કિસ્સામાં આપણે ચોક્કસપણે ધારી રહ્યા છીએ કે ઇમેજ પ્લેન એ વધુ પ્રમાણભૂત સ્વરૂપમાં કેન્દ્રીય લંબાઈના અંતરે છે તે પણ આપણે તેને અંતર 1 પર કરી શકીએ છીએજે આપણે અગાઉના પ્રતિનિધિત્વમાં ચર્ચા કરીશું આપણે જોયું છે કે તમે પ્રોજેક્શન મેટ્રિક્સ ની બહાર કેન્દ્રીય લંબાઈ અને અન્ય જમણી બાજુના ઘટક કે જેમાં ફક્ત આઇડેન્ટિટી મેટ્રિક્સ અને 0કોલમ વેક્ટર શામેલ છે તેને ધ્યાનમાં લીધો છે તેથી જો હું ફક્ત તે પ્રક્ષેપણ મેટ્રિક્સ રજુ કરું તો તે આ ઇમેજિંગ ની ન્યૂનતમ ગોઠવણીની ન્યૂનતમ રજૂઆત છે જ્યાં પ્રક્ષેપણ સમતલને પણ પ્રક્ષેપણના કેન્દ્રથી એકમ અંતરે લેવામાં આવે છે ચાલો ધ્યાનમાં લઈએ ઇમેજ પ્લેન માં આપણી પાસે એક અલગ કોઓર્ડિનેટ સિસ્ટમ હોઈ શકે છે આપણું મૂળ છે કે જુદી જુદી જગ્યાઓ પર હોઈ શકે છે તેથી હું અહીં જે ચર્ચા કરું છું તે મૂળ સ્વરૂપમાં જ્યારે ઇમેજ પ્લેન મૂળભૂત સમતલ થી f અંતરે હોય તો પછી આપણે તે x અને y મેપિંગ નેત્રિપરિમાણીય બિંદુ X Y Z ને ઇમેજ પોઇન્ટ x y માનીએ છીએ તે આ સમીકરણ દ્વારા બતાવવામાં આવે છે તેથી જેમ આપણે પહેલા જ ચર્ચા કરી તે આ બે સમીકરણો છે તેથી હવે જ્યારે તમે કોઈ સંકલન અક્ષનો વિચાર કરો ત્યારે તે કોઈ અલગ સંકલન પ્રણાલી છે તેનો અર્થ એ છે કે મૂળ કદાચ અન્ય કોઈ તબક્કે સ્થાનાંતરિત થઈ શકે છે પરંતુ આપણે આપણા પ્રમુખ આપણા સંકલન અક્ષોને ધ્યાનમાં લઈએ છીએ તે હજી પણ X અક્ષ અને Y અક્ષ સાથે સમાંતર રહે છે તેથી જ્યારે મૂળને કોઈ બીજા બિંદુ પર ખસેડવામાં આવે છે ત્યારે મુખ્ય બિંદુમાં એક સંકલન હશે જે ઇમેજ પ્લેન ના 0 કરતાં અન્ય છે માની લો આ px છે અને આ py છે તેથી ઇમેજ પ્લેન માં કોઈપણ બિંદુ હવે px x અને py y તરીકે રજૂ થશે તેથી આ સ્થિતિમાં જો હું આને નવી સંકલન પ્રણાલી તરીકે જોઉં તો મૂળના રૂપાંતર અથવા મૂળના ભાષાંતરના આ હેઠળ તે x અને y છે તો તેથી આ રીતે આ કોઓર્ડિનેટ્સ નુ અર્થઘટન થવું જોઈએ અને મેટ્રિક્સ સ્વરૂપમાં જો હું આ સંબંધ સ્થાનાંતરિત કરું તો આપણે આ સંબંધને ફક્ત આ ફોર્મમાં લખી શકીએ છીએ તેનો અર્થ એ કે તમે પ્રોજેક્શન મેટ્રિક્સ જોઈ શકો છો તે પ્રક્ષેપણ મેટ્રિક્સ ની 0 0 1 થી px py 1 હશે તમે અનુરૂપ સમીકરણો ચકાસી શકો છો આપણે જોશું કે x પ્રાઇમ fX ની બરાબર છે તેથી આ ઓપરેશન તમને fX પ્લસ px આપશે તેથી જો હું આ મેટ્રિક્સ ગુણાકારને સરળ બનાવું તો આપણે શોધીશું કે આ ઓપરેશન મને આપશે તેથી આ દ્વિપરિમાણીય પ્રક્ષેપણ અવકાશ નું દ્વિપરિમાણીય બિંદુ છે અને Z એ સ્કેલ પરિબળ છે તેથી અંતે જ્યારે હું આને Z દ્વારા વિભાજીત કરું છું ત્યારે તે x' px હશે અને તે જ રીતે y સંકલન y' py માટે હશે તેથી આ સંકલન પ્રણાલીની સમકક્ષ છે તેથી આ રીતે ઇમેજ પ્લેન ના મૂળ માં થતો ફેરફાર પ્રક્ષેપણ મેટ્રિક્સ ને અસર કરે છે તેથી જ્યારે ઇમેજ પ્લેન ના મૂળમાં લંબ હોય ત્યારે આ પ્રક્ષેપણ મેટ્રિક્સનું સ્વરૂપ છે અને આ લંબ px py દ્વારા આપવામાં આવે છે અને જે આ પ્રક્ષેપણ મેટ્રિક્સની ત્રીજી કોલમ બનાવે છે તેથી આ વિશેષ માહિતી પ્રોજેક્શન મેટ્રિક્સના ત્રીજા સ્તંભમાં સમાવિષ્ટ છે તેથી ફરી એકવાર તમે ફોર્મમાં આ મેટ્રિક્સને વિઘટિત કરી શકો છો મેં જેની પહેલાં ચર્ચા કરી હતી તમે જોઈ શકો છો કે જ્યારે તમારું ઇમેજ પ્લેન કેમેરા ના કેન્દ્રની સામે એકમ અંતરે હોય ત્યારે પ્રોજેક્શન મેટ્રિક્સનું પ્રમાણિત સ્વરૂપ તે જ રહે છે તેથી આ મેપિંગ ખૂબ જ સરળ છે તે એક આઇડેન્ટિટી મેટ્રિક્સ છે અને તમે જાણો છો કે આ કોલમ આ 0 વેક્ટર કોલમ છે અને ફરી એક વાર આ વિશેષ મેટ્રિક્સ રજૂ કરે છે અને K રજૂ કરે છે તેથી આ 3 x 3 મેટ્રિક્સ અહીં K પ્રતીક દ્વારા રજૂ થાય છે જેને આકસ્મિક કેલિબ્રેશન મેટ્રિક્સ કહેવામાં આવે છે આપણે જોઈ શકીએ છે કે આ કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ છે અને તમે આ મેટ્રિક્સ શોધી શકો છો આપણી પાસે કેટલાક પરિમાણો છે જે મેપિંગને વ્યાખ્યાયિત કરી રહ્યા છે ઇમેજ કોઓર્ડિનેટ્સ ઇમેજનો રૂપક સ્વરૂપ તેના અનુરૂપ સંકલન જે આપણને આપ્યું છે તેમાં તે અવલોકન કરવામાં આવ્યું છે તેથી ત્યાં કેવા તત્વો છે તમે જોઈ શકો છો કે ફરી એક વખત ખાસ કરીને વિકર્ણ તત્વો તે સંબંધિત કેન્દ્રીય લંબાઈ દ્વારા જોવા મળે છે તે વિકર્ણ f f 1 છે જે મુખ્ય લંબ છે તેથી અંતે છબી બિંદુ અને ત્રિપરિમાણીય દ્રશ્ય બિંદુ વચ્ચેનો સંબંધ જેનો સારાંશ નીચેના સ્વરૂપમાં આપી શકાય x KI | 0X જેમ કે આ છબી બિંદુ છે આ સંમેલન દ્વારા રજૂ કરાયેલું નાનું સંમેલન છે કોઈપણ ઇમેજ પોઇન્ટ સૂચવવા માટે નાના અક્ષરનો ઉપયોગ કરો અને કેટલીકવાર હું બોલ્ડ ફોન્ટ નો ઉપયોગ ફક્ત તે દર્શાવવા માટે કરીશ કે તે કોલમ વેક્ટર છે એ જ રીતે ઉપલા કેસ તે વિશ્વ સંકલન પ્રણાલી છે અને તે બધા સજાતીય સંકલન પ્રણાલીમાં રજૂ થાય છે હવે ચાલો માની લઈએ કે તમારી વિશ્વ સંકલન પ્રણાલી પણ કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીથી અલગ છે તેનો અર્થ એ કે વિશ્વની સંકલન પ્રણાલીનો તમારો મૂળ જુદો છે અને ત્યાં વિવિધ દિશાઓ પર વિશ્વ સંકલન પ્રણાલીનો અક્ષ પણ છે જે છબી ના સમતલના અક્ષોની સમાંતર નથી તેથી આ કેનોનિકલ રૂપરેખાંકન છે જેની આપણે પહેલાં ચર્ચા કરી હતી આ તે મૂળ સ્વરૂપ છે જેની આપણે ચર્ચા કરી છે તેથી આ એક પ્રાકૃતિક સ્વરૂપ છે પરંતુ આ વાસ્તવિક સંકલન પ્રણાલી વિશ્વ સંકલન પ્રણાલી છે જેનો આપણે વિચાર કરીશું તેથી પહેલાં આપણે આ સંકલન સિસ્ટમ અને તેને અનુરૂપ કેનોનિકલ સંકલન પ્રણાલી વચ્ચેના પરિવર્તનને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી ત્યાં અક્ષોના પરિભ્રમણ અને મૂળ ભાષાંતર જેવા ઓપરેશન્સ છે જે કોઈપણ સંબંધિત સંકલનને કેનોનિકલ કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેંટ સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માટે સંકળાયેલા છે તેથી આ Xc R દ્વારા સંબંધિત હોઈ શકે છે જ્યાં R પરિભ્રમણ મેટ્રિક્સ દ્વારા આપવામાં આવે છે જે 3 x 3 રોટેશન મેટ્રિક્સ છે તેથી પહેલા આપણે ત્રિપરિમાણીય બિંદુના સંકલનને સ્થાનાંતરિત કરવું પડશે અહીં તમે નોંધ લો કે આપણી ચર્ચામાં સંકલન રજૂઆતોનું બે પ્રકારનું પ્રતિનિધિત્વ છે એક તે છે કે સજાતીય સંકલન અવકાશમાં અથવા સજાતીય સંકલન જગ્યામાં રજૂઆત તેથી તે સામાન્ય ત્રિપરિમાણીય સંકલન છે જેનો આપણે વિશ્લેષણાત્મક ભૂમિતિ માં ઉપયોગ કરીએ છીએ અને તે જ કોઓર્ડિનેંટ પોઇન્ટ ની અન્ય રજૂઆત ત્રિપરિમાણીય પ્રક્ષેપણ અવકાશમાં કરીએ છીએ અથવા આપણે તેને એકરૂપતા સંકલન પ્રણાલી કહીએ છીએ તેથી આ કિસ્સામાં સંબંધોમાં બિન સજાતીય સંકલન પ્રણાલીના સામાન્ય સંમેલનમાં માત્ર કોઓર્ડિનેટ્સ શામેલ છે તે કેન્દ્ર ને પણ રજૂ કરે છે જ્યારે હું તે બિંદુના પ્રતીક ઉપર ટિલ્ડ પ્રતીક નો ઉપયોગ કરીશ પછી હું વિચારણા કરીશ કે સંકલન રજૂઆત એ બિન સજાતીય સંકલન રજૂઆત છે નહિંતર જો આ ટિલ્ડ તે પ્રતીકની ટોચ પર ન હોય તો સામાન્ય રીતે જ્યાં સુધી હું તેનો ઉલ્લેખ ન કરું ત્યાં સુધી તે સજાતીય સંકલન પ્રણાલીને રજૂ કરે છે તેથી તમે જોઈ શકો છો કે પ્રથમ તમારે કેમેરા કેન્દ્રમાંથી પોઇન્ટનો અનુવાદ કરવો પડશે તેથી આ ઓપરેશન દ્વારા મૂળનો અનુવાદ કરો આ કેન્દ્રનું અનુરૂપ સ્થાન છે તેથી પહેલા તમે આ બિંદુને આ કેન્દ્ર માં અનુવાદ કરો અને પછી તમે આ બિંદુએ અનુરૂપ પરિભ્રમણ લાગુ કરો અને પછી તમને કેમેરા સંકલન પ્રણાલીની જેમ અનુરૂપ રૂપાંતરિત કેમેરા સંકલન સિસ્ટમ મળશે તેથી આ તે પરિવર્તન છે જે કોઈપણ વિશ્લેષણાત્મક ભૂમિતિ પુસ્તક દ્વારા સારી રીતે સમજાવવામાં આવ્યું છે તમે તેનો સંદર્ભ લઈ શકતા નથી તેથી R 3 x 3 મેટ્રિક્સ ની રચનામાં છે જેને રોટેશન મેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી કોઈપણ સંકલન X X આ ચોક્કસ કામગીરી દ્વારા સંકલન સિસ્ટમ કેમેરા કેન્દ્રિત સંકલન સિસ્ટમમાં વ્યક્ત કરી શકાય છે તેથી હવે આપણે શું કરવાની જરૂર છે આપણે X ના રૂપાંતરને આ કેનોનિકલ કોઓર્ડિનેટ્સ કેમેરા સેન્ટ્રિક કોઓર્ડિનેટ્સ સિસ્ટમમાં લાગુ કરવાની જરૂર છે અને પછી આપણે તે જ પ્રોજેક્શન મેટ્રિક્સ લાગુ કરી શકીએ 2450 સમયેસ્લાઇડ ચકાસો તેથી તે આ સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ શકે છે તમે જોઈ શકો છો કે આ અભિવ્યક્તિમાં હું વિશ્વની કોઈ સંકલન પ્રણાલીના રૂપાંતરને આ કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં વ્યક્ત કરી શકું છું આ બધાત્રિ પરિમાણીય અથવા સજાતીય સંકલન ભાગ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે

તમે નોંધ્યું છે કે આ તે ભાગ છે જે બિન સજાતીય સંકલન રજૂઆત છે જો હું બીજો વધારાનો પરિમાણ ઉમેરીશ તો તે સજાતીય રજૂઆત અને આ કામગીરી બની જાય છે તેથી આ આર એક્સ સી જે આ પેટા મેટ્રિક્સ ગુણાકાર દ્વારા સમજાવાયેલ છે

જ્યાં આપણેકેમેરા સેન્ટ્રિક સિસ્ટમ સાથે પ્રોજેક્શન મેટ્રિક્સ ના સંબંધને લાગુ કરી શકીએ છીએ તેથી તમે પહેલેથી જ જાણો છો કે જ્યારે તમારું સંકલન સંમેલન એ કેમેરા કેન્દ્રિત સંકલન સંમેલન છે જે એક પ્રાકૃતિક સ્વરૂપ છે ત્યારે આપણે પ્રોજેક્શન મેટ્રિક્સ પ્રાપ્ત કરતી વખતે ફરી ચર્ચા કરી કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં ઇમેજ પોઇન્ટ અને અનુરૂપ સંકલન વચ્ચેનો સંબંધ x K I | 0Xc દ્વારા આપ્યો છે તેથી ફરી એક વખત આ K કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ છે જે 3 x 3 મેટ્રિક્સ છે અને I એક આઇડેન્ટિફિકેશન મેટ્રિક્સ છે અને 0 એ તેને અનુરૂપ કોલમ વેક્ટર છે અને આ વધુ વિસ્તૃત કરી શકાય છે તેથી આ Xc ફરીથી ત્રિપરિમાણીય સંકલન પ્રણાલી સાથે સંબંધિત હોઈ શકે છે જે આ સ્વરૂપમાં ત્રિપરિમાણીયસંકલન સિસ્ટમ અવલોકન કરે છે

તેથી છેવટે આ એક બિંદુનું મેપિંગ છે તેથી અંતે તમે જોશો કે આખું સમીકરણ તે તમને મેટ્રિસીસને અનુરૂપ કાસ્કેડ પ્રદાન કરે છે અને જો હું આ બધી મેટ્રિક્સને ગુણાકાર કરું છું તો આ એક મેટ્રિસ છે જેનું પરિમાણ 3 x 4 હશે કેમ કે K નુ પરિમાણ 3 x 3 છે આ પરિમાણ 3 x 4 છે અને આ છે પરિમાણ 4 x 4 તેથી જો હું મેટ્રિક્સ ગુણાકાર મેટ્રિક્સ કરું તો તમને આ પ્રતીક P દ્વારા રજૂ કરીએ છીએ જેને પ્રોજેક્શન મેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી 3 x 4 નું આ પ્રક્ષેપણ મેટ્રિક્સ છે તેથી જો હું ફરી એકવાર આ પ્રક્ષેપણ મેટ્રિક્સને એક જ બિંદુની પ્રક્ષેપણ જગ્યામાં ત્રિપરિમાણીય કોઓર્ડિનેટ્સથી ગુણાકાર કરું તો પછી હું તેના અનુરૂપ ઇમેજ પોઇન્ટને ફરીથી દ્વી પરિમાણીય અવકાશમાં મેળવીશ તેથી તે જ રીતે આપણે સંબંધને વધુ સામાન્ય કેસમાં ઉતારી શકીએ છીએ તેથી ટૂંકમાં આ રજૂઆતનો સારાંશ આપવા માટે આપણેઅહીં બતાવી રહ્યા છીએ જેમ મેં કહ્યું છે તેમ આ મેટ્રિક્સને ધ્યાનમાં લેવામાં આવે છે આ તેમનું પ્રક્ષેપણ મેટ્રિક્સ છે જે અહીં પ્રતીક P માં બતાવવામાં આવ્યું છે અને તે અને તમે જાણો છો તે સમગ્ર રચના જુદી જુદી રીતે બતાવી શકાય છે માની લો કે હું આ ઓપરેશનમાંથી રોટેશન મેટ્રિક્સ લઈ રહ્યો છું તેથી હું આ મેટ્રિક્સને p KRI | C તરીકે પણ રજૂ કરી શકું તેથી આ કિસ્સામાં તમે K R જોશો આ એક 3 x 3 મેટ્રિક્સ છે કારણ કે K એ 3 x 3 મેટ્રિક્સ છે અને R પણ 3 x 3 મેટ્રિક્સ છે તેથી તે 3 x 3 મેટ્રિક્સ છે અને ફરી એક વાર આ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે અને અહીં આ ફોર્મના 0 કોલમ વેક્ટરને બદલે આપણે અહીં શું મેળવીશું અમને કેમેરા સેન્ટરના કોઓર્ડિનેટ્સ વિશે નકારાત્મક વિચાર આવે છે જે ખૂબ જ રસપ્રદ છે તેથી પ્રોજેક્શન મેટ્રિક્સ તત્વોથી જ આપણે વિશ્વના સંકલન પ્રણાલીમાં કેમેરા કેન્દ્રની સ્થિતિ નિર્ધારિત કરી શકીએ છીએ હું આગળની સ્લાઇડ્સમાં તે ભાગ પર આવીશ કે ગણતરીઓ વિસ્તૃત થાય રજૂઆતોનું બીજું સ્વરૂપ તમે ફરીથી જોશો કે જો હું ફક્ત K ને આ બોક્સમાંથી બહાર કાઢું છું અને આ ભાગની અંદર R ને 3 x 4 મેટ્રિક્સ લગાવીશ તો તેના બે ઘટકો છે એક પરિભ્રમણ મેટ્રિક્સ અને બીજો એક અનુવાદ છે તેથી આ તમને વિશ્વના અનુરૂપ સંકલન રૂપાંતર પરિમાણોને કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં સંકલન આપે છે તેનો અર્થ એ છે કે તમે પરિભ્રમણ મેટ્રિક્સ મેળવી શકો છો તમે મૂળના સંકલન સિસ્ટમ મૂળ અનુવાદનું ભાષાંતર મેળવી શકો છો જો હું મેટ્રિક્સ K શું છે તે શોધી શકું તો ત્યાંથી આપણે આ બધા ઘટકો મેળવી શકીએ તેથી આ સ્વરૂપો રસપ્રદ છે કારણ કે આ તમને પ્રોજેક્શન મેટ્રિક્સ થી અલગ માહિતી આપી શકે છે 3021 સમયેસ્લાઇડ ચકાસો તેથી જ્યારે આપણે ડિજિટલ છબીનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણે ખરેખર પિક્સેલ ના કોઓર્ડિનેટ્સનું અવલોકન કરીએ છીએ અને પિક્સેલ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એક પિક્સેલ એ સેન્સર દ્વારા તત્વ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને જે સામાન્ય રીતે ડિજિટલ કેમેરા માટે CCD સેન્સર હોય છે તે CMOS સેન્સર પણ હોઈ શકે છે ત્યાં વિવિધ સેન્સર હોય છે પરંતુ દરેક પિક્સેલની માહિતી દરેક પિક્સેલની સેન્સર દ્વારા કબજે કરવામાં આવે છે તેથી આપણે સામાન્ય રીતે પિક્સેલ્સની આ ગોઠવણીને CCD કેમેરા ગોઠવણી તરીકે ઓળખીએ છીએ તેથી CCD કેમેરા ગોઠવણીમાં જો હું તે રૂપરેખાંકનને ધ્યાનમાં રાખું તો પછી તમારે સેન્સર પ્લેનને જાણતા હોય તેવા પોઇન્ટ્સ ના ડિજિટાઇઝેશન માં સામેલ પરિમાણોને ધ્યાનમાં લેવાની પણ જરૂર છે તેથી ત્યાં એક ઠરાવ શામેલ છે ચાલો જોઈએ કે આપણે પહેલાથી જ બતાવ્યું છે કે પ્રોજેક્શન મેટ્રિક્સ કેવી રીતે પ્રોજેક્શન મેટ્રિક્સ નો ઘટક છે અમે CCD કેમેરાના પરિમાણોને ધ્યાનમાં લીધા વિના બતાવ્યા છે પરંતુ ચાલો ધ્યાનમાં લઈએ કે પ્રતિ યુનિટ લંબાઈ ત્યાં છે સેન્સરની સંખ્યા mx છે તેથી mx એ આડી દિશામાં સેન્સર્સ ની સંખ્યા છે અને my એ ઉભી દિશામાં સેન્સર ની સંખ્યા છે તેથી આ રીતે સંખ્યાબંધ સેન્સર્સ દ્વારા એકમ લંબાઈને આવરી લેવામાં આવી છે તેથી હું કેલિબ્રેશન મેટ્રિક્સમાં લંબાઈ fને ધ્યાનમાં લઉ છું કારણ કે આ f એ લંબાઈનો ગુણાકાર છે અને તેથી આપણા કિસ્સામાંઆપણે ધ્યાનમાં લઈશું કે આ પરિવર્તન દ્વારા f ને તેમના સંબંધિત સ્થળોએ અને તરીકે બદલી શકાય છે તેથી જેનો અર્થ છે કે જ્યારે આપણે X અને Y અક્ષો સાથે એકમ લંબાઈ દીઠ પિક્સેલ્સ ની આ સંખ્યાને ધ્યાનમાં લઈએ ત્યારે આપણું કેમેરા કેલિબ્રેશન મેટ્રિક્સ કંઈક આવું દેખાશે તેથી f ની જગ્યાએ આ વિકર્ણ તત્વો છે આપણી પાસે હવે αx αy છે જે કેમેરાના પિક્સેલ રિઝોલ્યુશન ના ઠરાવોની કાળજી લે છે અને પછી એક બીજો મુદ્દો પણ છે કે આડો દિશા અને ઉભી દિશામાં સેન્સર ની ગોઠવણી હંમેશાં ફરી થાયએ જરૂરી નથી મેન્યુફેક્ચરિંગને લીધે ત્યાં નાના વિચલનો હશે ખૂબ નાના હોવા છતાં તેનો હિસાબ થવો જોઈએ તેથી ચાલો ધ્યાનમાં લઈએ કે ખૂણાને બદલે તે 90 ડિગ્રી બનાવે છે ત્યાં થોડું વિચલન છે તેથી તે આ કાટખૂણે દિશામાંથી એક θ ખૂણો બનાવે છે તેથી આ એક પ્રકારની સ્કીવ કોઓર્ડિનેટ સિસ્ટમ પ્રદાન કરે છે તેથી આપણે તેની કાળજી લેવાની જરૂર છે આપણે તે સ્ક્ચને સુધારવાની જરૂર છે અને તે અહીં કેલિબ્રેશન મેટ્રિક્સ માં બીજા પરિમાણો રજૂ કરીને કરવામાં આવ્યું છે જેઓ s દ્વારા આપવામાં આવે છે જે અનુરૂપ સંકલન ના રૂપાંતર માંથી મેળવી શકાય છે તમે તે ચકાસી શકો છો s એ tanθ હશે અથવા તો તમે sinθ કહી શકોθ ખૂબ જ નાનું છે તેથી તમે તેને રેડિયન એકમમાં પણ s θ તરીકે લખી શકો છો 3401 સમયેસ્લાઇડ ચકાસો તેથી આ કેલિબ્રેશન મેટ્રિક્સ નું અંતિમ સ્વરૂપ છે અને પછી આ પ્રકારનાં તમામ પરિમાણો નાં પરિવર્તનને ધ્યાનમાં લઈ સામાન્ય અનુમાનિત કેમેરા મેટ્રિક્સ નું વર્ણન કરી શકાય છે કે જેમાં તેનાં અનુરૂપ તત્વોનો સમાવેશ થાય છે જેમકે K માં 5 તત્વો છે αx αy s px py અને અન્ય ઘટકો જેમાં અન્ય પરિમાણો નું પરિભ્રમણ અને અનુવાદ શામેલ છે તેથી આ પરિમાણો વિવિધ સ્વરૂપોમાં જૂથ થયેલ છે તેથી આ વિશિષ્ટ પ્રોજેક્શન મેટ્રિક્સ માં 11 ડિગ્રી ની સ્વતંત્રતા છે કારણ કે તે સ્કેલ પરિબળ સાથે સંકળાયેલ છે અને તેથી ત્યાં 12 તત્વો છે તેથી સ્કેલ ફેક્ટર ને ધ્યાનમાં લેતા ત્યાં 11 પરિમાણો છે અને ત્યાં 11 સ્વતંત્ર પરિમાણો છે તેથી તેમાંથી 3 પરિભ્રમણ મેટ્રિક્સ સૂચવે છે જે 3 અક્ષો સાથે પરિભ્રમણ છે પછી 3 મૂળના ત્રિ પરિમાણીય સંકલનના અનુવાદોને કેમેરા કેન્દ્રમાં સૂચવે છે અને 5 પરિમાણો કેલિબ્રેશન મેટ્રિક્સ થી સંબંધિત છે જે આ તત્વો દ્વારા આપવામાં આવે છે αx αy s px py તેથી ત્યાં કુલ 11 સ્વતંત્ર પરિમાણો છે અને તેમાંથી આ બાહ્ય પરિમાણો કે જે કેમેરા કેન્દ્રિત સંકલન પ્રણાલીમાં વિશ્વના સંકલનના પરિવર્તન સાથે સંબંધિત છે તે આ મેટ્રિક્સ દ્વારા આપવામાં આવે છે જે મેટ્રિક્સ 3 x 4 ની જમણી બાજુ છે આંતરિક પરિમાણો કેમેરાના કેલિબ્રેશન મેટ્રિક્સ ની અંદર છે તેથી આ 5 પરિમાણોને આંતરિક પરિમાણો કહેવામાં આવે છે તો આની સાથે જ હું અહીં રોકાઉં અને હવે પછીનાં વ્યાખ્યાન માં આપણી ચર્ચા ચાલુ રાખીશું